હવે આપણે સરળ ઊર્જા સંતુલન લખવા જઈ રહ્યા છીએ અહીં એક સમાંતર પ્રવાહ છે હું તેનો એક નાનો ભાગ લઈશ તો માની લો કે જો ડેલ્ટા X એ કોઇ નાનો ભાગ છે અને તે ભાગમાં ઉષ્મા વહનનો વિસ્તાર છે તો આ વિસ્તાર ડેલ્ટા એ થશે જે ઉષ્મા પરિવહનનું વિસ્તાર છે જે ગરમ પ્રવાહીમાંથી ઠંડા પ્રવાહીમાં ગરમી લેવા માટે પ્રાપ્ય હોય છે હવે હું લખી શકું કે ડીકયુ એ ઉષ્માનું વિક્લીત પ્રમાણ છે જે ખરેખર ગરમથી ઠંડા પ્રવાહી તરફ પરિવહન કરે છે તેથી આપેલ m Cp x dTh સાચું છે તેથી ડીટીએચ એ તે ભાગના ગરમ પ્રવાહીના તાપમાનનો તફાવત છે તેથી ડીટીએચ એ ડેલ્ટા ઍક્સમાં સ્થિર સ્થિતિના તાપમાનનો તફાવત છે કારણ કે ત્યાં કોઈ ઉષ્મા ઉપર કે નીચેથી બહાર જતી નથી તેથી તે m Cp x dT ની બરાબર હોવો જોઈએ તેથી તે એવી ગરમીનું પ્રમાણ છે જે ઠંડા પ્રવાહી દ્વારા પ્રાપ્ત થાય છે હવે આપણે એ પણ જાણીએ છીએ કે ડીક્યુ એ યુ દ્વારા કેટલાક ડેલ્ટા ટી જેટલો આપવામાં આવે છે જે આ બંને ખંડ વચ્ચેનો તાપમાનનો તફાવત છે જેને વિકલિત તફાવતના વિસ્તાર સાથે ગુણાકાર કરવામાં આવે છે તેથી ડેલ્ટા ટી કંઈ નથી પરંતુ Th - Tc છે આ Th Tc ની કેટલીક રજુઆત છે જે શું છે તે આપણે ટુંક સમયમા જોશુ હવે ડેલ્ટા ટી માટે જેમાં ડેલ્ટા ટી નો પ્રથમ તફાવત dTh - dTc થશે તેથી તે બે પ્રવાહી વચ્ચેના તાપમાનના તફાવતનો વિકલિત તફાવત છે જે વિકલિત તાપમાન ફેરફાર વચ્ચેના તફાવત દ્વારા આપવામાં આવે છે હવે આપણે d∆T dTh dTc ⅆqm⋅Cph ⅆqm⋅Cpcold UΔTⅆA1mCph1mCpCold જ્યાં dq UΔTⅆA તરીકે વ્યાખ્યાયીત કરી શકીએ યાદ રાખો કે અહીં તાપમાનમાં તફાવતની વિવિધતાના કારણે ડેલ્ટા ટી એ બે પ્રવાહી વચ્ચેના સ્થાનિક તાપમાનનો સ્થાનિક તફાવત છે આમ તે તાપમાનનો વિકલિત તફાવત સાચો છે હવે અહીંથી આપણે આ પદને સંકલિત કરીને નીચે મુજબ વ્યાખ્યાયીત કરી શકીએ TinToutⅆΔTΔT U1mCph1mCpC0AdA આપણે જથ્થાને માપતા તથા તેની રજૂઆત કરતાં શીખી ગયા છીએ તો તેના પરથી આપણે જાણીએ છીએ કે ડેલ્ટા ટી આંતરિકએ માપી શકાય તેવો જથ્થો છે આથી આપણે તાપમાનને માપી શકીએ છીએ તો તે જ રીતે આપણે તાપમાનના તફાવતને પણ માપી શકવા સમર્થ છીએ અને તેવી જ રીતે ડેલ્ટા ટી માપી શકાઈ છે તે 0 થી સંપૂર્ણ વિસ્તારની વચ્ચે હોય જેમાં ઉષ્મા વહન થાય છે આમ તેને સરળ રીતે નીચે મુજબ વ્યખ્યાયિત કરી શકાય lnT0utΔTⅈn U1mCph1mCpCA આમ આપણે હંમેશા સમગ્ર અને સરેરાશ U મેળવી શકીએ આમ આખો U એ એક ઉષ્મા વહન ગુણાંક ને દર્શાવે છે જે સંપૂર્ણ હીટ એક્સચેંજ અથવા સંપૂર્ણ સપાટી વિસ્તાર માટે હાજર છે હવે જો આગલા સમીકરણને અપૂર્ણાંક સપાટી વિસ્તાર દ્વારા ગુણાકાર કરવામાં આવે તો તે હંમેશા તમને ઉષ્મા પરિવહનની મર્યાદા અને તેનો નાનો વિભાગ આપશે આપણે તેમ કરી શકીએ કેમ નહિ તે કરવામાં શું ખોટું છે તે કરવામાં કંઇપણ ખોટું નથી તે સંપૂર્ણ રીતે સાચું છે આમ કરવાથી તેમાંથી આપણે સમગ્ર ઉષ્મા પરિવહન ગુણાંક અને સરેરાશ ઉષ્મા પરિવહન ગુણાંક મેળવી રહ્યા છીએ તેથી જો તમે સરેરાશ ઉષ્મા પરિવહન ગુણાંક તરફ જુઓ તો તેમાં સ્થાનિક ઉષ્મા પરિવહન ગુણાંકનો થોડો હિસ્સો હશે હવે જો એમ ધારી લઈએ કે આ એક નળી છે તેની ભૂમિતિ શું છે તે મેં નથી કહ્યું પરંતુ આપણે કહીએ કે તે નળી છેબરાબર હવે જો તે સંપૂર્ણપણે વિકસિત થઈ જાય તો તમે જાણો છો કે તેનો નુસેલ્ટ નંબર અચળ છે તેથી ઉષ્મા પરિવહન ગુણાંક પણ અચળ રહેશે તો તમે શું કહેવા માંગશો જેમ તે એક કેન્દ્રિત સિલિન્ડર માટે સાચું છે એમ તે બીજી ઘણી જુદી જુદી ભૂમિતિઓ માટે પણ સાચું છે આપણે તેને અહીં સાબિત નથી કર્યું પરંતુ તે સાચું છે ચાલો આપણે ધારીએ કે તમને હજુ સુધી ભૂમિતિ શું છે તે ખબર નથી તેથી આપણે અહીં નળી વિશે પછી વાત કરીશું અહીં તમને ભૂમિતિ શું છે તે કહ્યું નથી તો અત્યારે ધારો કે આ સ્વરૂપમાં ઉષ્મા પરિવહન વળાંક સાચો છે હવે અહીં બધી ઉષ્મા ગરમ પ્રવાહી દ્વારા ગુમાવાય છે તેથી તે ગરમ પ્રવાહીને m Cp×Thi Tho વડે દર્શાવવામાં આવે છે આમ સંવેદનશીલ ઉષ્માએ કુલ તાપમાનનો તફાવત છે જે વાસ્તવમાં ગરમ પ્રવાહી દ્વારા ગુમાવાય છે અને તે m CpcoldTco dci બરાબર હોવો જોઈએ આમ તે UA×∆TReP બરાબર પણ હોવું જોઈએ અહીં આપણને પ્રતિનિધિ deltaT શું છે તે ખબર નથી તેથી આપણે તેને ReP તરીકે દર્શાવીશું જેના દ્વારા deltaT મળશે હવે ln ToutTin UAThi ThoqTci Tcoq UAqThi Tci Tho Tco UAqTin Tout ∵qUAΔTlmtd હવે q UATin Toutln ToutTin ઉપરના સમીકરણ પરથી જો આંતરિક અને બાહ્ય છેડા પાસે ગરમ અને ઠંડા પ્રવાહીના તાપમાનનો ગણતરીનો જથ્થો તથા જો યુ આપણે જાણતા હોય તો આપણે સરળતાથી ગણતરીના જથ્થા પરથી સમગ્ર ઉષ્મા પરિવહનનો દર જાણી શકીએ તેથી કહી શકાય કે યુ એ સાર્વત્રિક ઉષ્મા પરિવહન નો ગુણાંક છે જે સરેરાશ પર આધારિત હોય છે તેથી કુલ ઉષ્મા પરિવહન નો દર ગોતવા માટે આપણે ગણતરીત્મક જથ્થાનો ΔTlmtd ના સ્વરૂપમાં ઉપયોગ કરીએ છીએ તથા હીટ એક્સ્ચેન્જરના ગુણધર્મની રસપ્રદ વાત એ છે કે તેને ગણતરીત્મક જથ્થા તરીકે દર્શાવી શકાય છે તેથી આ સર્વવ્યાપક રજૂઆત છે જો તમે વિરુદ્ધ પ્રવાહ તેમ જ વિરુદ્ધ પ્રવાહ હીટ એક્સ્ચેન્જર માટે જો ઉપરની જ તાલીમ કરશો તો જાણવા મળશે કે તમે બરાબર ઉપર આવેલા પદ જેવું જ આ પદ ΔTlmtd મળશે પરંતુ તમારે ઉષ્મા ખોટ અને ઉષ્મા નફાની ગણતરીમાં નિશાની મૂકવામાં ખૂબ જ કાળજી લેવી પડશે વિરુદ્ધ પ્રવાહમાં ફક્ત એક જ વિવિધતા જોવા મળે છે જે એ છે કે ગરમ પ્રવાહી અને ઠંડા પ્રવાહીની દિશા એકબીજાની સંપૂર્ણ વિરુદ્ધ હશે અને જો Thi એ આંતરિક છેડાનું તાપમાન હોય તો Tho એ ઠંડા પ્રવાહીના બાહ્ય છેડાનું તાપમાન છે અને આવી જ રીતે Tci અને Tco માં પણ થશે હવે અહીં આપણે deltaT lmtd ને deltaT તરીકે દર્શાવીએ હવે તેના સ્થાનને ૧ અને ૨ જેવા નામ આપીએ કેમ કે હવે આપણે તેને કયું અંદર છે અને કયું બહાર છે તે દર્શાવી નહિ શકીએ તેથી જો આ આંતરિક છેડાને ગરમ પ્રવાહી ફૂવારો અને બાહ્ય છેડાને ઠંડા પ્રવાહી ફુવારા તરીકે વ્યાખ્યાયિત કરું તો આ deltaTlmtd એ deltaT થઈ જશે આમ qUAΔTlmtd UATΙ ΔTΙΙlnTΙTΙΙ તમને ઉપર મુજબનું પદ મળશે આવી જ રીતે તમે જાતે આગળના પદની ગણતરી કરીને જવાબ મેળવો ગણતરી કર્યા બાદ તમે જોઈ શકો છો કે આનો જવાબ સમાંતર પ્રવાહમાં મળેલા deltaT lmtd જેવો જ મળશે આમ ગણતરી કરવામાં ખરેખર સ્થાનિક તાપમાન માપવું એ મહત્વનું છે કારણ કે સરળતાથી deltaT lmtd મેળવવા માટે હીટ એક્સ્ચેન્જરના એક છેડે ઠંડા પ્રવાહીના તાપમાનમાં ગરમ પ્રવાહીનું તાપમાન અને તેવી જ રીતે હીટ એક્સ્ચેન્જરના બીજા છેડે તાપમાન માપવું મહવત્વનું છે કારણ કે તે સમાંતર અને વિરુદ્ધ આમ બંને પ્રવાહ માટે હોય છે તેથી જો આપણે પ્રયોગશાળાના પ્રયોગ જોઈએ તો જાણવા મળશે કે લેમિનાર અને તોફાની પ્રવાહના બધા પ્રયોગોમાં deltaT lmtd નું પદ બદલતું નથી તેવી જ રીતે સમાંતર પ્રવાહ હોય કે વિરુદ્ધ પ્રવાહ log a delta T lmtd નું પદ તો સમાન જ રહે છે ફક્ત હીટ એક્સ્ચેન્જરના આંતરિક છેડાનું કે બાહ્ય છેડાનું તાપમાન બદલવાથી પદમાં ફેરફાર થાય છે અહીં તમારે ફક્ત કાળજીપૂર્વક પદ વ્યાખ્યાયિત કરવાની જરૂર છે તમે તેને લખો છે કેવી રીતે તેનાથી કોઈ ફરક નથી પડતો કારણ કે બાદબાકીનું ચિહ્ન હંમેશા અંશ અને છેદ દ્વારા શોષાઈ જાય છે જ્યાં સુધી તમે તેને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરશો ત્યાં સુધી તમે deltaT lmtd માં પરિવર્તન લાવી શકશો અહીં બીજગણિત જેવી એક રસપ્રદ ગુણધર્મ પણ છે જે તમારે જાતે પ્રયાસ કરીને મેળવવાની છે જે થોડી જટિલ તો છે પરંતુ તે પ્રયાસ કરીને મેળવવી શક્ય છે હવે ધારો કે આપણી પાસે હીટ એક્સ્ચેન્જર ગરમ અને ઠંડા પ્રવાહીના આંતરિક અને બાહ્ય છેડાનું સ્પષ્ટ તાપમાન છે અને સમાંતર પ્રવાહ છે તેવી જ રીતે ગરમ અને ઠંડા પ્રવાહીના આંતરિક અને બાહ્ય છેડાનું સ્પષ્ટ તાપમાન છે અને વિરુદ્ધ પ્રવાહ પણ છે તો આ T3 અને T4 એ સમાન પ્રવાહી તથા તે જ તાપમાન છે તો પ્રશ્ન એ છે કે આ બંને માંથી સારું કયું જવાબ શું હશે વિરુદ્ધ પ્રવાહ તે કેમ સારું છે તે ખૂબ જ સાહજિક રીતે દેખાય છે પરંતુ તે કેમ છે તે જાણવું મહત્વપૂર્ણ છે ચાલો તાપમાન રૂપરેખા દોરીને તેમાં જોઈએ તો આમાં તે એક ગરમ પ્રવાહી છે હવે Thi Tho અને Tci Tco તથા T1 T2 T3 અને T4 ફરીથી મૂકીને જોવો હવે તે વિરુદ્ધ પ્રવાહ અને સમાંતર પ્રવાહ માટે આપણે સમાન તાપમાન રૂપરેખા દોરી શકી અહીં આપણી પાસે સમાંતર ચાલતાં T1 T2 T3 અને T4 છે તો આ ગ્રાફ જોઈને તમે કેવી રીતે કહીં શકો કે વિરુદ્ધ પ્રવાહ હંમેશા સારો જ હશે તો જેમ તાપમાનનો ઢાળ ઓછો તેમ ઉષ્માનું પરિવહન ઓછું પરંતુ ધ્યાનમાં રાખો કે તમે જેમ જેમ ઉષ્મા વહનના ક્ષેત્રની અંદર જતા જાવ તેમ તમારા ઉષ્મા વહનનો વિસ્તાર ઉંચો ધરાવતા હોવા જોઈએ તેથી બની શકે કે અહીં વધારેમાં વધારે ઉષ્મા વહન થાય કેમ કે અહીં મહત્તમ તાપમાન આવેલું હોય છે તમે કેવી રીતે નક્કી કરી શકશો કે બંનેમાંથી કયું એક સારું છે આમ રૂપરેખાના આધારે આપણે ખાતરીપૂર્વક ના કહીં શકીએ કે વિરુદ્ધ પ્રવાહ વધુ સારો છે પરંતુ આપણે એવું તર્ક કરી શકીએ કે જો તમે વિરુદ્ધ પ્રવાહ અને સમાંતર પ્રવાહના deltaT lmtd ની ગણતરી કરો તો તે હંમેશા તારણ આપશે કે આપેલ સ્થિતિમાંથી કોઈ પણ સમાન સ્થિતિમાં વિરુદ્ધ પ્રવાહનું deltaT lmtd સમાંતર પ્રવાહ કરતાં વધારે હશે અહીં ગરમ અને ઠંડા પ્રવાહીના આંતરિક અને બાહ્ય છેડાના સમાન તાપમાનના બીજગણિતની ગણતરી અહીં બતાવામાં આવી નથી પરંતુ તે તમારે જાતે ગણતરી કરીને મેળવવાનું છે કે વિરુદ્ધ પ્રવાહનું deltaT lmtd હંમેશા સમાંતર પ્રવાહ કરતાં વધારે કેમ હોય છે અહીં આપણે તાપમાનને સ્થાયી કરી ડેલ્ટા ટી 1 ડેલ્ટા ટી 2 ને બંને કેસોના ગુણોત્તરના લોગથી વિભાજીત કરી અને બતાવીએ છીએ કે કોઈ પણ એકની અભિવ્યક્તિ બીજા કરતાં વધારે હશે આ બીજગણિતની ગણતરી કરવી થોડી જટિલ છે પરંતુ પહેલા તમે પ્રયાસ કરો આમ આપેલ શરતો અનુસાર વિરુદ્ધ પ્રવાહ હંમેશા સમાંતર પ્રવાહ કરતાં વધારે હોય છે અને તેના આ જ કારણને લીધે વિરુદ્ધ પ્રવાહને પસંદ કરવામાં આવે છે તેથી તેનો અર્થ એમ પણ થાય કે નિશ્ચિત તાપમાન અને ઉષ્મા વહનનો દર સમાન થાય છે આમ સમાન તાપમાન અને સમાન ઉષ્મા વહનના દર માટે વિરુદ્ધ પ્રવાહનું વિસ્તાર સમાંતર પ્રવાહના વિસ્તાર કરતાં ઓછું હોય છે તેથી વિરુદ્ધ પ્રવાહની ભાત સસ્તી ભાત હોય છે આમ ઉષ્મા વહનનું વિસ્તાર સાધનનું કદ બતાવે છે અને વિરુદ્ધ પ્રવાહમાં નાના કદના હીટ એક્સ્ચેન્જરની જરૂરિયાત પડતી હોવાથી તેની ભાત સસ્તી હોય છે આથી સમાંતર પ્રવાહના હીટ એક્સ્ચેન્જર બનાવવા કરતાં વિરુદ્ધ પ્રવાહનું હીટ એક્સ્ચેન્જર બનાવવું સસ્તું પડે